વેક્ટર ફંકશન્સ હાય એન્જીનિયરિંગ ગણિત II ના પ્રવચનોમાં આપનું સ્વાગત છે અને આ એન્જિનિયરિંગ ગણિત I નો સિક્વલ કોર્સ છે તેથી વેક્ટર કેલ્ક્યુલસ પર આ મોડ્યુલ નંબર 1 છે અને આપણે પહેલા લેક્ચર માં વેક્ટર ફંકશન વિશે ચર્ચા કરિશુ તેથી આપણે આ વ્યાખ્યાનમાં વેક્ટર વિધેય તેનું લક્ષ સાતત્ય અને વિકલન શું છે તે સમજીશું તથા વધુમાં આપણે સ્કેલર ફંકશન ના ગ્રેડિયેન્ટ વિશે વાત કરીશું તો આ સ્કેલર ફંકશન એ તે જ ફંકશન છે જે આપણે અગાઉના કોર્સ કેલ્ક્યુલસમાં શીખ્યા છે તો એક વેરીએબલનાં વેક્ટરફંકશન શું છે તે એફંકશન જે વાસ્તવિક સંખ્યા ને વેક્ટરસાથે જોડે છે તેથી આપણે અહીં આ વેક્ટરફંકશન ને r દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ વેક્ટર r એ rtxtiytjztk દ્વારા આપવામાં આવે છે જ્યાં t એ a થી b બદલાય છે તેથી જો t ના આપેલા મૂલ્ય માટે આ વેક્ટર r એ પોઇન્ટની પોઝિશન વ્યાખ્યાયિત કરશે અને જેમ જેમ આપણે t બદલીયે ત્યારે ત્યાં પોઇન્ટ હશે અને આ રીતે અને આ બધા પોઇન્ટ બિંદુઓ નો સંગ્રહ સમતલમાં એક કર્વ વળાંક બનાવશે તેથી એક વેરીએબલના આ વેક્ટરફંકશન ને વ્યાખ્યાયિત કરવા માટે અહીં એક વેરીએબલ t છે તેથી અહીં ઇનપુટ પરિબળ t છે જે a થી b સુધી બદલાય છે અને આઉટપુટ એક વેક્ટરછે જેના ઘટકો x y અને z છે તેથી આ 3 પરિમાણો નો કેસ છે પરંતુ 2 પરિમાણો ના કિસ્સામાં આપણી પાસે xtiytj સમાન વેક્ટરહોઈ શકે છે આ કિસ્સામાં કોઈ ત્રીજો ઘટક નથી તેથી આ દ્વિ પરિમાણીય સમતલ ની પોઝિશન છે તો એક વેરીએબલ ના વેક્ટરવિધેય ના ઉદાહરણો આ છે ઉદાહરણ તરીકે રેખાનું સમીકરણ જે વેક્ટરu ને સમાંતર હોય છે અને બિંદુ A પરથી પસાર થાય છે જેને વેક્ટરa દ્વારા દર્શાવવામાં આવે છે આ પરિપોઝિશન અહીં છે આપણી પાસે એક બિંદુ A છે જેનુ પોઝિશન વેક્ટર આ લાલ વેક્ટરa દ્વારા દર્શાવવામાં આવે છે અને પછી બીજું દર્શાવેલ વેક્ટરઅહીં u છે તેથી આપણે એક રેખા જોઈએ છે જે આ u ને સમાંતર છે અને આ બિંદુ A પરથી પસાર થાય છે તેથી અમને આ રેખા નું સમીકરણ શોધવામાં રસ છે તો ચાલો આપણે અહીં રેખા પર એક સામાન્ય બિંદુ P ધ્યાનમાં લઈએ જેનુ પોઝિશન વેક્ટર r દ્વારા દર્શાવવામાં આવ્યું છે પછી કારણ કે આ રેખા ની દિશા u છે તેથી આ રેખા નો રેખાખંડ AP વેક્ટરu અથવા વેક્ટરu ના સ્કેલર ગુણાકાર દ્વારા વર્ણવી શકાય છે જેથી આ વેક્ટરના પરિમાણ ને AP ની લંબાઈ જેટલુ સમાયોજિત કરવામાં આવશે તો આ વેક્ટર AP જેને t જે વાસ્તવિક સંખ્યા છે અને વેક્ટરu દ્વારા વર્ણવી શકાય છે તેથી આપણી પાસે વેક્ટરસરવાળા થી સમીકરણ એટલે કે atu આપણને આ પોઝિશન વેક્ટરપોઝિશન વેક્ટર r આપશે તેથી આ પોઝિશન વેક્ટરપોઝિશન વેક્ટર r રેખા પરના સામાન્ય બિંદુ અથવા સમીકરણ atu દ્વારા દર્શાવી શકાય છે જ્યાં t વાસ્તવિક સંખ્યાના સેટથી બદલાઈ શકે છે બીજુ ઉદાહરણ જ્યાં આપણે એક વેરીએબલ નુફંકશન જોઈ શકીએ દાખલા તરીકે 3cos ti 2sin t j ધ્યાનમાં લો જયા બે ઘટકો 3cos t અને 2sin t છે તેથી જો તમે આ કર્વ વળાંક ને દ્વિ પરિમાણીય સમતલ માં દોરો છો તો પછી આ મૂળભૂત રીતે ઉપવલય છે કારણ કે અહીં x ઘટક 3cos t છે y ઘટક 2sin t છે તો ઉદાહરણ તરીકે t બરાબર 0 આગળ આપણી પાસે x ઘટક 3 છે અને y ઘટક 0 છે તેથી 3 0 બિંદુ જે અહીં પહેલેથી જ આપેલ છે અને પછી જો t દાખલા તરીકે 2 છે ત્યારે x ઘટક શૂન્ય થઈ જશે અને y ઘટક 2 થશે તેથી આ બિંદુ 0 2 હશે તેથી આપણે આ બિંદુથી આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને તે કર્વ વળાંક નું પરિભ્રમણ છે તેથી આ વેક્ટરસેટિંગમાં આપણે ફક્ત એક કર્વ વળાંક જ મેળવી રહ્યા નથી પરંતુ તેનું પરિભ્રમણ ઓરિએન્ટેશન પણ મળે છે તેથી દાખલા તરીકે અહીં આ કર્વ વળાંક નું પરિભ્રમણ એ ઘડિયાળ ના પરિભ્રમણની દિશા છે જે t ની વધતી દિશામાં વર્ણવવામાં આવે છે તેથી જેમ જેમ આપણે t ના મૂલ્ય માં વધારો કરી રહ્યા છીએ આપણે તેમ આપણે ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરીયે છીએ અને તેથી આપણે તેને આ કર્વ વળાંક નું ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કહીએ છીએ દાખલા તરીકે ત્રણ પરિમાણોમાં બીજું ઉદાહરણ 2cos ti 2sin t jtk જેવા હોઈ શકે છે તેથી આ કર્વ અહીં હેલિક્સ હશે આ 2cos ti 2sin t jtk એ દ્વિ પરિમાણોમાં વર્તુળનું સમીકરણ છે પરંતુ આપણી પાસે ત્રીજો ઘટક પણ છે જે આ કર્વવળાંક ને z દિશામાં ઉઠાવસે તેથી અહીં આપણી પાસે હેલિક્સ છે ઠીક છે તેથી સાતત્ય અને વિકલન પર પછીથી આવીશું તેથી પ્રથમ આવાફંકશન નું લક્ષ અને સાતત્ય આવાફંકશન ના લક્ષ માટે આપણે તેના દરેક ઘટકો ના લક્ષ ની ગણતરી કરીને શોધી શકીએ છીએ દાખલા તરીકે અહીં rtxtiytjztk પછી t નું લક્ષ a છે ત્યારે આપણે સ્કેલર ફંકશન ના લક્ષ ની ગણતરી કરી શકીએ છીએ અથવા આ સ્કેલર ફંકશન x y અને z જેમ t નું લક્ષ a સુધી પહોંચે છે તેથી જો આ બધા લક્ષ અસ્તિત્વમાં હોય તો સ્વાભાવિક રીતે આ લક્ષ અસ્તિત્વમાં છે તેથી અને સાતત્ય વિશે તેથી જો તેના દરેક ઘટકફંકશન ta આગળ સતત હોય તો જ આ વેક્ટરવિધેય r એ ta આગળ સતત છે તેથી અહીં જો x y અને z સતત હોય તો આપેલ વેક્ટરફંકશન r પણ સતત હશે દાખલા તરીકે જો તમે આપેલફંકશન tij2 t2k ના સાતત્યની ચર્ચા કરવા માંગતા હો તો આપણે અહીં શું અવલોકન કરીએ છીએ કે તેના દરેક ઘટક t1 અથવા 2 t2 તે t ના તમામ મૂલ્યો માટે સતત છે તેથી આ કિસ્સામાં આપેલફંકશન R માં બધા t માટે સતત છે જો તમે આફંકશન rt1t 2itjln t k ના સાતત્ય પર ચર્ચા કરવા માંગતા હો જે 1t 2 દ્વારા આપવામાં આવે છે બીજો ઘટક t છે ત્રીજો ઘટક ln t છે તેથી આ કિસ્સામાં આપણી પાસે થોડી અલગ પરિપોઝિશન છે કારણ કે આ લોગરિધમિક ફંક્શન ફક્ત t ના પોઝિટિવ મૂલ્યો માટે જ વ્યાખ્યાયિત થયેલ છે અને આ ઘટકમાં એક બીજી સમસ્યા છે જે t બરાબર 2 પર વ્યાખ્યાયિત નથી તેથી આપણે t બરાબર 2 અને t ના નકારાત્મક મૂલ્યો માટે સાતત્ય ની ચર્ચા કરી શકતા નથી તેથી આફંકશન બધા t માટે સતત છે મતલબ બધા t પોઝિટિવ માટે સિવાય કે t બરાબર 2 વિકલન પર પાછા ફરો વેક્ટરગણતરી વેક્ટર કેલ્ક્યુલસ માં ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે તેથી વિકલનફંકશન rt ને વિકલીત કહેવામાં આવે છે જે સ્કેલર ફંકશન માટેની વ્યાખ્યા ને સમાંતર છે જો આ rt∆t r∆t અસ્તિત્વમાં છે પછી આપણે કહીશું કેફંકશન વિકલીત છે તેથી લક્ષ ગણતરી ની જેમ વેક્ટરમૂલ્યવાનફંકશન નું વિકલન પણ ઘટક મુજબ કરી શકાય છે આનો અર્થ એ કે આપણી પાસે આ વેક્ટરવિધેય નું વિકલન આ x ઘટક નું વિકલન વત્તા y ઘટક નું વિકલન અને z ઘટક નું વિકલન જે આ dxtdtidytdtjdztdtk પ્રમાણે કરી શકીએ ભૌમિતિક અર્થઘટન પર પાછા આવતાં આપણી પાસે એક કર્વ વળાંક છે જેનું વર્ણન આ વેક્ટરવિધેય rt દ્વારા કરવામાં આવ્યું છે તે અહીં t પરના બિંદુનો પોઝિશન વેક્ટરપોઝિશન વેક્ટર છે અને પછી આ rtt એ t∆t પર પોઝિશન વેક્ટરપોઝિશન વેક્ટર છે તેથી અહીં આ વેક્ટર2 વેક્ટરનો તફાવત હશે તેનો અર્થ એ કે વેક્ટરrt એ t∆t પર મૂલ્યાંકન કર્યું છે અને તેમાથી rt ની બાદબાકી કરી છે તેથી જો આપણે આ તફાવતને ∆t દ્વારા ભાગીએ તો દિશા બદલાશે નહીં માત્ર પરિમાણ બદલાશે કારણ કે તે એક સ્કેલર છે તેથી આપણે અહીં ∆t દ્વારા ભાગી શકીએ અને પછી આપણે જોઈશું કે જ્યારે ∆t એ 0 ની નજીક આવશે ત્યારે શું થશે તેથી સ્વાભાવિક રીતે આ લાઇન આ બિંદુ તરફ આવશે અને તે અહીં આ બિંદુએ એક સ્પર્શક લાઇન બની જશે જેનું વર્ણન આ rt દ્વારા કરવામાં આવ્યું હતું તો અહીં આ વિકલન આપણને સ્પર્શક લાઇન આપે છે જે સ્પર્શક લાઇન નું સમીકરણ આપણે મેળવી શકીએ છીએ પરંતુ તે આ સ્પર્શક વેક્ટર r છે જે આપણે અહીં દર્શાવ્યુ છે અને આ સ્પર્શક વેક્ટર ની દિશા ફરીથી t ના વધતા જતા મૂલ્યોની દિશામાં હશે કારણ કે આ rt હતુ અને આ rtt હતુ તેથી જ્યારે આપણી પાસે અહીં t માં વૃદ્ધિ થાય છે ત્યારે અમે આ દિશા તરફ આગળ વધીશું અને એ દિશા આના દ્વારા બરાબર આપવામાં આવી છે પરંતુ જ્યારે t એ 0 ની નજીક આવે છે ત્યારે આ સ્પર્શક વેક્ટર બનશે તેથી આ વિકલન ની સહાયથી એકમ સ્પર્શક વેક્ટર શું છે તે આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તેથી તેનો અર્થ એ કે આપણે કર્વ વળાંક પર ના બિંદુ P આગળ એકમ સ્પર્શક વેક્ટર મેળવવા માટે આ વેક્ટરના પરિમાણ દ્વારા વિભાજીત કરી શકીએ છીએ તેથી તે સૂત્રનો ઉપયોગ ફક્ત વેક્ટરના વિકલન નો ઉપયોગ કરીને આપેલ કર્વ વળાંક માટે એકમ સ્પર્શક વેક્ટર મેળવવા માટે કરી શકાય છે તેથી એક સરસ એપ્લિકેશન જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કર્વ વળાંક ની ચાપ લંબાઈ કેવી રીતે શોધવી તે છે તો આ વેક્ટરગોઠવણમાં આપણે જોશું કે આ ફોર્મ્યુલા કેવી દેખાય છે ચાલો આ કર્વ વળાંક ને વેક્ટરવિધેય rt દ્વારા દર્શાવ્યે જ્યાં આપણી પાસે ત્રણ ઘટકો છે x y અને z તથા t ફરીથી a થી b માં બદલાય છે તેથી જો આપણે સંકલનની ગણતરી થી યાદ કરીએ તો અનુરૂપ કર્વ વળાંક ના પ્રચલ સમીકરણ x બરાબર x y બરાબર y અને z બરાબર z આપી શકાય અને આ કર્વ વળાંક ની લંબાઈની ગણતરી માટેનું સૂત્ર abxt2yt2zt2dt દ્વારાઆપવામાં આવ્યું હતું હવે આ વેક્ટરગોઠવણમાં આપણે અહીં શું નોંધવું જોઈએ કે જો આ કર્વ વળાંક rt ના સમીકરણ xtiytjztk દ્વારા આપવામાં આવે છે તો પછી તેનુ પરિમાણ xt2yt2zt2 દ્વારા કરી શકાય છે અને આ ચોક્કસપણે સૂત્ર જે કર્વ વળાંક ની ચાપ ની લંબાઈની ગણતરી માટે વપરાય છે નું સંકલિત છે તેથી વેક્ટરગોઠવણમાં અમે આ સૂત્રને આ ફોર્મ્યુલા દ્વારા બદલી શકીએ છીએ કે આ rt નુ પરિમાણ જે સ્પર્શક વેક્ટર ની લંબાઈ છે તેને આપણે a થી b સુધી સંકલિત કરી શકીએ છીએ કારણ કે r સ્પર્શક વેક્ટર છે અને તેનુ પરિમાણ સ્પર્શક વેક્ટર ની લંબાઈ હશે તેથી જો આપણે આપેલ ડોમેન પર સ્પર્શક વેક્ટર ની લંબાઈને સંકલિત કરીએ તો આપણે કર્વ વળાંકની ચાપ લંબાઈ મેળવી શકીએ હવે આપણે એ શોધીશું કે સ્પર્શક અને કર્વ વળાંક ના બિંદુ P પર સ્પર્શક નું સમીકરણ કેવી રીતે મેળવવું દાખલા તરીકે આ ચાપ દ્વારા અહીં આપેલ કર્વ વળાંક છે અને આપણને બિંદુ P પર આ સ્પર્શક રેખા નું સમીકરણ શોધવામા રસ છે આપણે સ્પર્શક વેક્ટર કેવી રીતે મેળવવું તે જાણીએ છીએ પરંતુ હવે આપણે આ સ્પર્શક રેખા નું સમીકરણ મેળવવા માંગીએ છીએ તો ધારો કે આ આ P બિંદુનો સ્થાન વેક્ટરrt છે અને આપણે બીજો એક સામાન્ય વેક્ટરqλ લઈએ છીએ જે ચોક્કસપણે આપણને સ્પર્શક નું સમીકરણ આપશે તેથી આપણી પાસે આગળ q વેક્ટરછે અને તે પછી તેથી આ P થી આ અંતર આપણી પાસે સ્પર્શક વેક્ટર નુ λ ગણુ હોઈ શકે છે કારણ કે આ સ્પર્શક વેક્ટર હતો અને તે મુજબ લંબાઈને સમાયોજિત કરવા માટે આપણે દ્વારા ગુણાકાર કર્યો છે જેથી તે P થી આ સામાન્ય બિંદુ સુધી આવરી લે તેથી અહીં λ હશે કે જેથી આ λ અને r વેક્ટરબરાબર આ વેક્ટરબનશે અને પછી જો આપણે ફક્ત ગોઠવણમાં જોયું કે આ વેક્ટરrrહશે તેથી આપણને અહીં એક બિંદુનું આ સમીકરણ આ સ્પર્શક રેખા પર મળે છે તેથી λ ના વિવિધ મૂલ્યો માટે અમે આ રેખા પર આગળ વધીશું તો તે ચોક્કસપણે સ્પર્શક રેખા નું સમીકરણ છે દાખલા તરીકે જો આપણેફંકશન tit21j લઈએ તો આ પરવલય ને વ્યાખ્યાયિત કરશે કારણ કે x ઘટક t છે અને y ઘટક t21છે તો આ પરવલય નું સમીકરણ છે તો સ્પર્શક વેક્ટર r આપણે ફક્ત આને વિકલન કરીને મેળવી શકીએ છીએ તેથી આપણી પાસે 1 એ પ્રથમ ઘટક t નુ વિકલન છે અને પછી t21 નુ વિકલન આપણને 2t આપશે તેથી અમારી પાસે r નુ વિકલન i2t j છે તેથી જો આપણે આ પ્લોટ કરીએ તો આ r વેક્ટરr દ્વારા આપવામાં આવેલા પરવલય નું સમીકરણ છે અને પછી r એ 2 આગળ જો તમે આ બિંદુ 2 પર સ્પર્શક વેક્ટર મેળવવા માંગતા હોવ અથવા બિંદુ 2 આગળ સ્પર્શક રેખા નું સમીકરણ મેળવવા માંગો હોવ તો આ 2 માટેનું સ્થાન વેક્ટરછે અને પછી આપણે આ બિંદુએ 1 2 t થી સ્પર્શક વેક્ટર પણ દોરી શકીએ છીએ અને હવે સમીકરણ મેળવવા માટે આપણે ફક્ત 2 ઉમેરવું પડશે તેથી આપણી પાસે r ⃗ નું મૂલ્યાંકન 2 આગળ છે વત્તા આ λ જે r ની સાથે વાસ્તવિક સંખ્યાનો ગુણાક છે જેનું મૂલ્યાંકન પણ 2 આગળ થાય છે તેથી ફક્ત આપેલ વેક્ટરનું મૂલ્યાંકન 2 આગળ કરો જે આપણને અહીં 2i5j આપશે વત્તા આ λ અને આ r પ્રાઇમનું 2 આગળ ફરીથી મૂલ્યાંકન કરશે તેથી આ સ્પર્શક રેખા નું સમીકરણ છે જે આપણે વિવિધ મૂલ્યો લઈશું આ બિંદુ 2 આગળ સ્પર્શક રેખા પર આગળ વધીશુ હવે આપણે વ્યાખ્યાયિત કરીશું કે સ્કેલર ફંકશન નુ ગ્રેડિયેન્ટ શું છે તો આ સ્કેલર ફંકશન બીજું કંઈ નથી પણ ઘણા બધા ચલો નુફંકશન છે જે કેલ્ક્યુલસમાં અભ્યાસ કરી ગયા હતા ચાલો આ fxyz એ એક x y z નુંફંકશન છે જેમાં તેના વિકલન અને આંશિક ના વિકલન અસ્તિત્વમાં છે તે પોઝિશન માં f નું ગ્રેડિયેન્ટ જે એક વેક્ટર છે તે gradf દ્વારા દર્શાવવામાં આવે છે જે ∂f∂xi∂f∂yj∂f∂zk દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે તેથી સ્કેલર ફંકશન f નુ ગ્રેડિયેન્ટ એફંકશન f નુ ith ઘટકમાં x ના પ્રત્યે આંશિક વિકલન jth ઘટકમાં y ના પ્રત્યે આંશિક વિકલન અને kth ઘટકમાં z ના પ્રત્યે આંશિક વિકલન દ્વારા આપવામાં આવે છે તેથી આપણી પાસે આ ફરીથી વેક્ટરવિધેય છે જેનો આપણે હમણાં જ અભ્યાસ કર્યો છે તેથી ગ્રેડિયેન્ટ f એ વેક્ટર વિધેય છે અને આ અથવા ડેલ ઓપરેટરની સહાયથી અમે આપણી સુવિધા માટે ફરીથી આને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી આ ડેલ ઓપરેટરને ∂xi∂yj∂zk તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જો આપણે આ ડેલને વેક્ટરઓપરેટર દ્વારા વ્યાખ્યાયિત કરીએ તો પછી આ grad f ને ∇f તરીકે લખી શકાય છે તેથી ∇ ને f પર સંચાલિત ત્યારે તે grad f હશે તેથી આપણે અહીં બરાબર ગ્રેડ f વ્યાખ્યાયિત કરીશું તેથી grad f તરીકે આ f નો ઉપયોગ ભવિષ્યની ગણતરીઓમાં કરવા માટે અનુકૂળ રહેશે હવે આપણે ટેન્જેન્ટ પ્લેન અને નોર્મલ લાઇન નુ સમીકરણ કોઈ સપાટી આગળ કેવી રીતે મેળવી શકાય તે જોઈશું તો ધારો કે સપાટી S z બરાબર gxy છે તેથી z ને બીજી બાજુ લાવી આપણે અહીં સ્કેલર ફંકશન fxyz ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો આપણી પાસે gxy z છે અને નોંધ લો કે અહીં આપેલ સપાટી z બરાબર gxy છે આને લેવલ સરફેશ fxyz0 તરીકે ગણી શકાય તેથી નોંધ લો કેફંકશન fxyz નુ લેવલ સરફેશ એટલે fxyz બરાબર અચલ મુકી દર્શાવવામાં આવે છે તેથી જો આપણે અહીં અચલ 0 લઈશું તો આપણને સરફેશ નું આપેલ સમીકરણ મળશે તેથી આપણે પછી પણ આ લેવલ સરફેશ અથવા લેવલ કર્વ નો ઉલ્લેખ કરીશું જે ત્રણ ચલ ધરાવતા ફંકશન ને રજૂ કરવા માટે આ ખૂબ ઉપયોગી છે તેથી જો આપણી પાસે W એ xyz નુ ફંકશન છે તો તેને સમતલ માં દર્શાવું ખૂબ મુશ્કેલ હશે તેથી આ લેવલ સરફેશ fxyz મદદથી તેના બરાબર અચલ મુકીને એનો અર્થ એ કે આપણે હવે અચલ વેલ્યુ C ફિક્સ કરવા માટે અહીં કર્વ વળાંક દોરી રહ્યા છીએ તેથી જે 3 પરિમાણીય અવકાશ માં દોરવુ સરળ છે તે સરફેશ દ્વારા રજૂ કરી શકાય છે અહીં આપેલ સરફેશ zgxy આપણે fxyz0 ફોર્મ માં પણ લખી શકીએ છીએ હવે આગળ વધતા દાખલા તરીકે આપણી પાસે આવું છે કે જો આપણેફંકશન fxyz બરાબર x2y2z2 લઈએ તો તે કિસ્સામાં લેવલ સરફેશ આ છે તેથી ફક્ત આ મૂલ્યને કેટલાક અચલ સમાન રાખીને આપણે ગોલક મેળવીશું જેના કેન્દ્ર ઉદ્ગમ બિંદુ છે તેથી ચાલો C એક કર્વ અને Px0y0z0 એ સરફેશ પર નુ એક બિંદુ લઇએ જે આ બિંદુથી પસાર થાય છે અને તે સરફેશ પર આવેલું છે તેથી c એ S પર કર્વ બને છે તેથી કર્વ સંપૂર્ણપણે સરફેશ પર રહેલો છે અને તે આપેલા પોઇન્ટ p માંથી પસાર થાય છે તેથી હવે આપણે શોધીશું કે આ બિંદુ P પર સ્પર્શક કેવી રીતે મેળવાય અને પછીથી ટેન્જેન્ટ પ્લેન નુ સમીકરણ પર કેવી રીતે મેળવી શકાય તેથી આ કર્વ નું સમીકરણ આ વેક્ટરવિધેય દ્વારા આપી શકાય છે તેથી આ આપેલ કર્વ જે આ વેક્ટરવિધેય દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે જે વધુ સામાન્ય રીતે આ c મૂકીને સરફેશ નું સમીકરણ આપી શકીએ તો fxyzc એ સરફેશ નું સમીકરણ છે તેથી કર્વ સરફેશ પર રહેલો છે જેનો અર્થ છે કે કોઈપણ t માટે આ બિંદુ xt yt zt જ્યાં સુધી આપણે સરફેશ પર હોઈએ ત્યાં સુધી આ કર્વ સરફેશ પર રહે છે અને આપેલ સમીકરણ સંતોષશે તેનો અર્થ એ કે જો આપણે આ x y z ને કર્વ માં બદલીએ તો આ બધા t માટે આપેલ સમીકરણને સંતોષશે તેથી વધુમા આપણે 0 ને બદલે c સાથે પણ કામ કરી શકીએ છીએ તેથી સારી રીતે હવે આપણી પાસે આ છે જે આપણે બંને બાજુએ વિકલીત કરી શકીએ છીએ તેથી ડાબી બાજુ વિકલન લેતા જમણી બાજુ વિકલન લેતા તેથી જમણી બાજુ 0 થઈ જશે તેથી તે 0 અથવા અચલ હોય જમણી બાજુની બાજુ 0 હશે હવે આપણે અહીં સાંકળનો નિયમ લાગુ પાડી શકીએ તો સાંકળ નિયમ કહે છે કે x પર f નું આંશિક વિકલન અને પછી t ના સંદર્ભમાં x નું વિકલન જે dxdt પછી આપણી પાસે fy dydt અને fz dzdt છે એટલે કે fxxyzxfyxyzyfzxyzz0 તો આ બિંદુ અથવા અન્ય કોઈ પણ બિંદુ તે અહીં એક સામાન્ય બિંદુ છે આપણી પાસે અહીં સેટિંગ છે તો આ અભિવ્યક્તિ આપણે ∇fx0y0z0અને rt0 ના વિકલન ની તરિકે પણ લખી શકીએ છીએ તો rt0 નું વિકલન શું છે r નું વિકલન dxtdtidytdtjdztdtk હતું તેથી આ r હતું અને પછી તેનું ડોટ પ્રોડક્ટ આ ∇f સાથે હતું જેને ∂f∂xi∂f∂yj∂f∂zk તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું તેથી આ ગ્રેડિયેન્ટ છે જો તે ડોટ પ્રોડક્ટ બરાબર ∇fx0y0z0rt00 સમીકરણ આપશે તેથી આપણે આ સમીકરણ આ ફોર્મમાં લખ્યું છે જે આ સ્પર્શક વેક્ટર r સાથે ∇f નો ડોટ પ્રોડક્ટ છે તો હવે પરિપોઝિશન શું છે કે આપણી પાસે આ r છે જે ટેન્જેન્ટ વેક્ટર છે અને ∇f સાથે જેનો ડોટ પ્રોડક્ટ 0 છે આનો અર્થ છે કે આ ∇f એ સ્પર્શ વેક્ટર ને લંબ છે તેથી બરાબર આજ મુદ્દો છે એટલે કે આ બિંદુ P દ્વારા તમે કોઈપણ કર્વ વળાંક લો અને પછી આ ∇f આ દિશામાં નિર્દેશ કરશે જે આ બિંદુએ સ્પર્શક ને લંબ છે તેથી વધુ સ્પષ્ટ રીતે કે આ ∇f એ ટેન્જેન્ટ પ્લેન ને નોર્મલ રહેશે તેથી હવે તેનો ઉપયોગ કરી શકાય છે તેથી જો તમે સપાટી f ને નોર્મલ વેક્ટર શોધવા માંગતા હો તો આપણે ફક્ત ∇f મેળવી શકીએ અને તેના પરિમાણ દ્વારા વિભાજીત કરી શકીએ ટેન્જેન્ટ પ્લેન ના સમીકરણ મેળવ્યા પછી આપણે ફરી વિચારણા કરી શકીએ કે આ એક સરફેશ છે અને પછી P પર આપણે આ ગણતરી કરી છે જે આ ટેન્જેન્ટ પ્લેન ના નોર્મલ ની દિશા તરફ સુચન કરે છે તેથી હવે આપણે ટેન્જેન્ટ પ્લેન પર અહીં એક સામાન્ય બિંદુ Q ને ધ્યાનમાં લઈએ છીએ અને માની લો કે આ P પાસે પોઝિશન વેક્ટર જે x0y0z0 દ્વારા આપવામાં આવે છે અને પછી આપણી પાસે Q છે જે આપણે સામાન્ય બિંદુ લીધો છે જે x y z દ્વારા આપી શકાય છે અને હવે આ બંનેનો તફાવત આપણે આ વેક્ટરx x0iy y0jz z0k દ્વારા મેળવી શકીએ છીએ જે ટેન્જેન્ટ પ્લેન પર આવશે કારણ કે આપણે Q પણ ટેન્જેન્ટ પ્લેન પર લીધું છે અને P પણ ટેન્જેન્ટ પ્લેન પર એક બિંદુ છે તેથી આ PQ ટેન્જેન્ટ પ્લેન પર રહેશે અહીં બીજી સહમતી તે ટેન્જેન્ટ પ્લેન પર આ હોવાને લીધે આપણને શું ખ્યાલ આવે છે કે આ રેખા અને આ ∇ f જે ટેન્જેન્ટ પ્લેન માટે નોર્મલ છે તેથી બંનેનું ડોટ પ્રોડક્ટ શૂન્ય હોવું જોઈએ તેથી અહીં આ લાઈન છે અને પછી આ PQ લાઈન વેક્ટર છે અને પછી આપણી પાસે લંબ છે જે f છે તેથી ડોટ પ્રોડક્ટ આપણને 0 આપશે તેથી જો તમે આ ડોટ પ્રોડક્ટને ત્યાં જ મુકો છો તો તેનો અર્થ એ છે કે આ x x0 નુ આંશિક વિકલન વત્તા y y0 નુ આંશિક વિકલન વત્તા અને આ રીતે બરાબર શૂન્ય આ છે ટેન્જેન્ટ પ્લેન નું બરાબર સમીકરણ કારણ કે Q એ પ્લેન માં સામાન્ય બિંદુ હતો જે આ સૂત્ર દ્વારા વર્ણવી શકાય છે જે ટેન્જેન્ટ પ્લેન નું સમીકરણ છે ઠીક છે તેથી હવે આપણે કેટલાક ઉદાહરણો લઈશું તેથી અહીં આપેલ સરફેશ x2y2 z0 માટે 1 1 2 આગળ સપાટી પર એકમ નોર્મલ શોધો તેથી નોંધો કે આ x2y2z જેવું છે તેથી તે અહીં આવા પેરાબોલોઇડ નું એક સમીકરણ છે તેથી અમારી પાસે x2y2 z છે જો આપણે આ f નુ ગ્રેડિયેન્ટ મેળવીએ એટલે કે 2xi2yj k તેથી આ 1 1 2 આગળ આપવામાં આવ્યું છે જેની ગણતરી કરી શકીએ જે આ 2i2j k વેક્ટર હશે તેથી આપણે એકમ નોર્મલ વેક્ટર શોધી શકીએ છીએ અને જેને આપણે તેની લંબાઈ દ્વારા વિભાજીત કરી શકીએ છીએ તેથી આ બિંદુ 1 1 2 આગળ એકમ નોર્મલ વેક્ટર છે તેથી જો આપણે અહીંની પરિપોઝિશન ને x અને y ની દિશામાં ધ્યાનમાં લઈએ તો ત્યાં ક્યાંક આ 1 1 2 બિંદુ છે અને પછી આ આપણી પાસે આ સામાન્ય વેક્ટરનું સમીકરણ આ એક દ્વારા આપવામાં આવ્યું છે તેથી આપણી પાસે આ સરફેશ પર એકમ નોર્મલ વેક્ટર છે અને તે બાહ્ય દિશામાં છે તેથી ત્યાં એક અન્ય નોર્મલ હશે જે આ આકૃતિની આંતરિક દિશામાં હશે તેથી આપણે ફક્ત આ ∇ f ની ગણતરી દ્વારા બંને નોર્મલ્સ મેળવી શકીએ છીએ એક બાહ્ય દિશામાં નિર્દેશ કરશે બીજો એક અંદરની દિશામાં નિર્દેશ કરશે તેથી અમારી પાસે અન્ય નોર્મલ વેક્ટર છે જે ફક્ત n દ્વારા આપી શકાય છે તેથી n મૂકી ત્યાં આપણી પાસે આ વેક્ટર છે તેથી આપણે આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે આ સંદર્ભો ઉપયોગમાં લીધા છે અને આનો નિષ્કર્ષ શોધવા માટે આપણે વેક્ટરફંકશન નો અભ્યાસ કર્યો તેથી તે એક નવો કોનસેપ્ટ હતો જે કેલ્ક્યુલસમાં સમાવિષ્ટ ન હતો અને બીજું સૌથી મહત્વપૂર્ણ કે r ફક્ત આનું વિકલન મેળવવું આ r દ્વારા આપેલા કર્વ નું ટેન્જેન્ટ વેક્ટર છે અને f બીજો મહત્વપૂર્ણ ખ્યાલ આપણે આવરી લીધો છે જે આ અભિવ્યક્તિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને સૌથી અગત્યનું કે આ f આપણને સરફેશ f x y z C પર નોર્મલ વેક્ટર આપે છે તમારો ખૂબ ખૂબ આભાર તમારુ ઘણું ધ્યાન આપવા માટે